આપણે ફ્રેક્ચર મિકેનિક્સ આધારિત ડિઝાઇન માટે જવાબ આપવાના પ્રશ્નો જોઈ રહ્યા હતા અને તમારે ધ્યાનમાં રાખવું પડશે ક્રેક વૃદ્ધિની પદ્ધતિઓમાંની એક ફટીગ છે અને જો તમે ખરેખર ફટીગ અનુભવો છો તો ત્યાં બે શ્રેણીઓ છે જેનો તમે વિચાર કરી શકો છો એક લો સાયકલ ફટીગ છે અન્ય એક હાઈ સાયકલ ફટીગ છે આપણે હાઈ સાયકલ ફટીગ પર ધ્યાન આપવા જઈ રહ્યા છીએ જેમાં ક્રેક ની શરૂઆત ક્રેક વૃદ્ધિ અને પછી કેટાસ્ટ્રોફીક ફેલ્યોર છે ઓછા સાયકલના ફટીગ ના કિસ્સામાં સ્ટ્રેસ નું સ્તર ખૂબ ઊંચું હોય છે અને 1000 સાયકલની અંદર કોમ્પોનેન્ટ નિષ્ફળ થઈ શકે છે તેથી ત્યાં ફ્રેકચર મિકેનિક્સ વધુ ઉપયોગી થશે નહીં હાઈ સાયકલ ફટીગ ના કિસ્સામાં આપણે શોધી શકીએ છીએ કે શું ફ્રેકચર મિકેનિક્સનો ઉપયોગ કરવો સમસ્યા એ છે કે ફટીગ લોડિંગને આધિન માળખામાં જો NDT પદ્ધતિઓ દ્વારા ક્રેક શોધવામાં આવે છે તો ડિઝાઇનર તરીકે વ્યક્તિએ પરિસ્થિતિ પર કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે જાણવું જોઈએ અને એવા કયા પ્રશ્નો છે જેના જવાબ આપવાની જરૂર છે તેઓ છે શું તે કોમ્પોનેન્ટ અથવા મશીન ચલાવવા માટે સલામત છે સલામતીના દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો સલામત હોય તો કેટલા સમય માટે શું ક્રેક ગ્રોથ પર દેખરેખ રાખવી શક્ય છે જેથી કેટાસ્ટ્રોફીક ફેલ્યોર સર્જાય તે પહેલાં કોઈ વ્યક્તિ કોમ્પોનેન્ટને કાઢી શકે અથવા મશીનને બંધ કરી શકે જુઓ આપણે અગાઉ જોયું છે જ્યારે આપણે સાદા ટેન્સાઈલ લોડીંગમાંથી સંયુક્ત લોડીંગ તરફ આગળ વધ્યા છીએ ફેલ્યોર ના વિશ્લેષણ માટે આપણે હજુ પણ સાદા સ્ટ્રેસ પરીક્ષણમાંથી પરિણામનો ઉપયોગ કરીશું અને તેનો ઉપયોગ અમારા પરંપરાગત ડિઝાઇન અભિગમોમાં સંયુક્ત લોડિંગ માટે કર્યો પછી આપણે ફટીગ લોડિંગ માટે સ્નાતક થયા જ્યારે તમે સાયકલીય ભારને આધીન બંધારણનો અભ્યાસ કરવા માંગતા હો હવે સવાલ એ છે કે તમે પણ જાણવા માગો છો કે તિરાડ કેવી રીતે વધશે લકુના ઓફ કન્વેન્શનલ ફટીગ ટેસ્ટ તેથી પ્રથમ મુદ્દો એ છે કે શું તમે આ પ્રશ્નોના જવાબ આપવા માટે પરંપરાગત ફટીગ પરીક્ષણના પરિણામોને એક્સ્ટ્રાપોલેટ કરી શકો છો જો તમે આ પ્રકારનો પ્રશ્ન પૂછો તો જવાબ છે ના ફટીગ પરીક્ષણોમાં ફટીગ ક્રેક ગ્રોથ મિકેનિઝમને કારણે જન્મજાત ખામીઓ વધે છે અને ગંભીર સ્તરે પહોંચે છે જે ફ્રેકચર તરફ દોરી જાય છે આ બિલકુલ ઠીક છે પરંતુ ફટીગ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે તમે માત્ર સહનશક્તિની મર્યાદા નોંધી રહ્યા છો એંડયૂરન્સ લિમિટ નો ખ્યાલ ખૂબ ઉપયોગી હતો આપણે કહીએ છીએ કે 10 પાવર 7 અથવા વધુ સાયકલના જીવન માટે સાયકલીય સ્ટ્રેસ સ્તરને શું મંજૂરી છે અને મેં પણ ઉલ્લેખ કર્યો હતો બધા કોમ્પોનેન્ટો આખરે નિષ્ફળ જાય છે નવીનતમ સંશોધન દર્શાવે છે કે કોઈપણ મટિરિયલ માટે એંડયૂરન્સ લિમિટ જેવું કંઈ નથી તે પ્રાયોગિક રીતે દર્શાવવામાં આવ્યું છે જો કે વ્યવહારિક દૃષ્ટિકોણથી જો તમારું જીવન 10 શક્તિ 7 સાયકલથી આગળ છે તો તે પૂરતું સારું છે અને તમે તમારા કોમ્પોનેન્ટને ડિઝાઇન કરવા માટે એંડયૂરન્સ લિમિટ નો ઉપયોગ કરી શકો છો તમારે જે નોંધવું છે તે એ છે કે S N લાઇન કૃતિ ક્રેક વૃદ્ધિ અથવા નિરીક્ષણ અંતરાલોના જવાબો આપી શકતી નથી કારણ કે ક્રેક વૃદ્ધિને શોધવા અને તેનું નિરીક્ષણ કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આપેલ સ્ટ્રેસ સ્તર માટે તમે જાણશો કે જે સાયકલીય રીતે બદલાય છે અપેક્ષિત જીવન શું છે કારણ કે તે એકમાત્ર માહિતી છે જે તમે તેને એકત્રિત કરી રહ્યાં છો જો તમારી પાસે તિરાડ હોય જ્યારે તમે સાયકલીય ભાર લાગુ કરો ત્યારે ક્રેક સાથે જીવનનો બાકીનો સમયગાળો કેટલો છે તમને ફટીગ પરીક્ષણનું જ્ઞાન નથી કારણ કે આવી માહિતી બિલકુલ રેકોર્ડ કરવામાં આવતી નથી આવી માહિતી મેળવવા માટે આ પ્રશ્નોના જવાબ આપવા માટે વધુ સંપૂર્ણ પરીક્ષણ પદ્ધતિઓ કરવાની જરૂર છે ક્રેક ગ્રોથ કર્વ અને લોકોએ કેવા પ્રકારની કસોટી કરવાનો પ્રયાસ કર્યો છે લોકોએ તેને મેળવવાનો પ્રયાસ કર્યો છે જેને ક્રેક ગ્રોથ કર્વ તરીકે ઓળખવામાં આવે છે અને આમાં તેઓ શું કરે છે તેઓ ફ્રેકચર પરીક્ષણ માટે પ્રમાણભૂત નમૂનાઓમાંથી એક લે છે જે ફટીગ લોડ કરે છે અને એનડીટી પદ્ધતિઓ દ્વારા ક્રેક નું નિરીક્ષણ કરવામાં આવે છે તેથી અહીં મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોય ત્યારે તમે ક્રેક કેવી રીતે વધે છે તે જોવાનો પણ પ્રયાસ કરી રહ્યા છો તેથી તમે વધારાનો ડેટા એકત્રિત કરી રહ્યાં છો અને ફટીગ લોડિંગ કેવી રીતે થાય છે ફટીગ ના પરીક્ષણોની જેમ ફટીગ લોડિંગ સંપૂર્ણપણે ઉલટાતું નથી પરંતુ આ પરીક્ષણોમાં નીચો ભાર 0 રાખવામાં આવ્યો છે તે પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે અને તમે શું કરો છો પ્રયોગ વિવિધ લોડ માટે પુનરાવર્તિત થાય છે અને સાયકલની સંખ્યા વિરુદ્ધ ક્રેક લંબાઈનો પ્લોટ મેળવવામાં આવે છે અનિવાર્યપણે જુઓ તમે એક વિશાળ ડેટા એકત્રિત કરશો એક મટિરિયલ માટે તમારે લોડ કંપનવિસ્તાર બદલતા રહેવું પડશે અને દરેક એક લોડ કંપનવિસ્તાર માટે તમારી પાસે ક્રેક વૃદ્ધિ કર્વ નો એક અલગ પ્રકાર હશે હવે પડકાર એ છે કે તમે આ ડેટાનો અર્થપૂર્ણ રીતે ઉપયોગ કેવી રીતે કરશો અને કૃપા કરીને આ આલેખ શક્ય તેટલો સારી રીતે દોરો અને તમારી પાસે અહીં જે છે તે છે x અક્ષ પર તમે હજારોમાં સાયકલો વીતી ગયા છે y અક્ષ પર તમારી પાસે મિલીમીટરમાં ફટીગ ક્રેક લંબાઈ છે અને જો તમે અહીં જુઓ તો થોડા સાયકલમાં તિરાડ મોટા પ્રમાણમાં વધી ગઈ છે આ દેખીતી રીતે ઊંચા ભાર માટે છે અને તે 44 1 કિલો ન્યૂટનની બરાબર ડેલ્ટા પી તરીકે આપવામાં આવે છે બીજો ગ્રાફ 31 2 કિલો ન્યૂટન માટે છે તેથી જ્યારે ડેલ્ટા P મૂલ્ય નાનું હોય ત્યારે તિરાડ વધવા માટે વધુ સમય લે છે અને તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે મેં આ ડેટા પોઈન્ટ્સ વિવિધ રંગોથી દોર્યા છે મારી પાસે તેનું કારણ છે જે સ્પષ્ટ થઈ જશે એકવાર આપણે આલેખનો આગળનો સેટ જોશું તમારી પાસે નાના લોડ 22 3 કિલો ન્યૂટન તેમજ 17 8 કિલો ન્યૂટન માટે આલેખ છે તેથી તમારે જે ધ્યાનમાં રાખવું પડશે તે છે ડેલ્ટા P ના વિવિધ મૂલ્યો માટે તમને એક જ મટિરિયલ માટે અલગ અલગ ક્રેક વૃદ્ધિ કર્વ મળે છે તમે જાણો છો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે એક જ મટિરિયલ માટે તમને ઘણા ગ્રાફ મળે છે મેં તેમાંથી માત્ર ચાર જ બતાવ્યા છે જો તમે ડેલ્ટા P મૂલ્ય બદલો તો તમે તેમાંના ઘણા મેળવી શકો છો અને તમે અહીં શું જુઓ છો ક્રેક ગ્રોથ એ સાયકલીય લોડ અને ક્રેક લંબાઈનું ફંક્શન છે હવે પ્રશ્ન એ છે કે જો તમારી પાસે એક મટિરિયલ માટે આટલા બધા ગ્રાફ છે તો તમે તમારી ડિઝાઇન ગણતરીમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશો તે અત્યંત મુશ્કેલ બની જાય છે તમે જાણો છો જો તમને ખરેખર યાદ હોય તો સ્ટ્રેસ અને સ્ટ્રેસ નો ખ્યાલ શરૂઆતમાં કેવી રીતે વિકસિત થયો હતો લોકોએ આઇસોટ્રોપિક મટિરિયલ ના સળિયા લીધા હતા જ્યારે તેઓએ એક મટિરિયલ માટે બળ વિસ્તરણ આલેખનું કાવતરું ઘડ્યું ત્યારે તેઓને નમૂનાની લંબાઈ તેમજ ક્રોસ સેક્શનલ વિસ્તારના આધારે આલેખની સંખ્યા મળી જ્યારે તમે તેમને બદલો છો ત્યારે તમને એક વધારાનો ગ્રાફ મળશે પછી લોકોએ વિચાર્યું કે બળ વિરુદ્ધ વિસ્થાપનનું કાવતરું ઘડવાને બદલે જો તમે સ્ટ્રેસ વિરુદ્ધ સ્ટ્રેસ નું કાવતરું કરો છો તો આ તમામ ડેટા એક જ કર્વ માં બંડલ થાય છે ફ્રેક્ચર મિકેનિક્સમાં પણ આવું જ કંઈક થયું પેરિસ લૉ અને આ શ્રેય પેરિસને જાય છે અને તમે માત્ર ગ્રાફનું અવલોકન કરો તેથી તમે અહીં જે શોધો છો તે છે મારી પાસે એક સીધી લાઇન છે તે વાસ્તવમાં લોગ લોગ પ્લોટ છે અને તમે જોશો કે તમામ રંગોનો ડેટા પોઇન્ટ આ લાઇન ની ખૂબ નજીક છે તેથી વ્યક્તિગત ક્રેક વૃદ્ધિ કર્વ નો ડેટા ગમે તે હોય જો તમે x અક્ષને ડેલ્ટા K તરીકે પસંદ કરો જે સ્ટ્રેસ ની તીવ્રતા પરિબળ શ્રેણી છે અને y અક્ષને da બાય dN દ્વારા આપવામાં આવેલ ક્રેક વૃદ્ધિ દર તરીકે પસંદ કરો તો તે બધા ફીટ થઈ શકે છે અને આ એક પડકારજનક ફંક્શન છે આ લોગ લોગ પ્લોટ છે અને તમે એક જ મટિરિયલ માટેના તમામ ક્રેક ગ્રોથ કર્વ ડેટાને એક ગ્રાફમાં ફિટ કરી શકો છો તેથી તેનો અર્થ એ કે આનો ઉપયોગ તમારી ડિઝાઇન ગણતરીમાં થઈ શકે છે અને આ પેરિસ દ્વારા પ્રાપ્ત થયું હતું અને આ પેરિસ લૉ તરીકે ઓળખાય છે તેથી પેરિસ લૉ જણાવે છે da બાય dN બરાબર C માં ડેલ્ટા K પાવર m તેથી અહીં C અને m મટિરિયલ સ્થિરાંકો છે તેઓ મટીરીયલ ટેસ્ટીંગ પરથી નક્કી કરવાના હોય છે અને તમારે જે નોંધવું પડશે તે છે પેરિસનું અવલોકન એ ફ્રેકચર મિકેનિક્સ દ્વારા ક્રેક વૃદ્ધિના મોડેલિંગમાં એક મહત્વપૂર્ણ પગલું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે તે ક્યારેય ભૂલશો નહીં વિશાળ ડેટા એકત્રિત કરવાનો કોઈ અર્થ નથી અને તેની સાથે શું કરવું તે તમે જાણતા નથી તમે ડિઝાઇન ગણતરીમાં ઉપયોગ કરી શકો તે માટે વિશાળ ડેટાને યોગ્ય રીતે રજૂ કરવો જરૂરી છે અને ચાલો જોઈએ કે પેરિસના આ લૉ પાછળનો ઈતિહાસ શું હતો આપણે તેમાં જઈએ તે પહેલાં ચાલો આપણે એ પણ ઓળખીએ કે અભિગમ કેવળ ઇમ્પિરિકલ છે તમારા માટે આ સમીકરણ પર પહોંચવા માટે કોઈ સૈદ્ધાંતિક આધાર નથી તે વાસ્તવમાં તમે એકત્રિત કરેલ ડેટાની કર્વ ફિટિંગ એક્સરસાઈઝ છે અને આ રીતે તમે જોશો જ્યારે તેઓ દીક્ષાના તબક્કાથી કેટાસ્ટ્રોફીક ફેલ્યોર ની સ્થિતિ સુધી વધુ ડેટા એકત્રિત કરે છે ત્યારે લોકોએ પેરિસ લૉ ની વધુ જટિલ આવૃત્તિઓ વિકસાવી છે તેમ છતાં જટિલ ઘટનાનું મોડેલ બનાવવું એકદમ સરળ છે તેથી રુટ કેવળ ઇમ્પિરિકલ છે પરંતુ ખૂબ જ ઉપયોગી છે પેરિસ લૉ ની ચાતુર્ય શું છે ક્રેક વૃદ્ધિ દર પર લાગુ સ્ટ્રેસ અને તિરાડની લંબાઈની અસર બુદ્ધિપૂર્વક સિંગલ પેરામીટર ડેલ્ટા K દ્વારા બનાવવામાં આવી છે તે તેનો ફાયદો છે તેમનું રુટ ફંક્શન બોઇંગ ટેકનિકલ નોટ તરીકે દેખાયું હતું અને તમારે શું ધ્યાનમાં રાખવું પડશે આમાંની ઘણી ફટીગ ફેલ્યોર ઓ પર્યાવરણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પેરિસ લૉ વિકસાવતી વખતે પેરિસે પર્યાવરણ ની અસરને ધ્યાનમાં લીધી ન હતી અને માત્ર એટલા માટે કે તેણે પર્યાવરણ ને શરૂ કરવા માટે વિચાર્યું ન હતું તે એક સરળ ઇમ્પિરિકલ સંબંધ સુધી પહોંચવામાં સક્ષમ હતો જુઓ એન્જિનિયરિંગમાં આપણે આ કરીએ છીએ આપણે એક સરળ અભિવ્યક્તિ દ્વારા ચોક્કસ ઘટનાને મોડેલ કરવાનો પ્રયાસ કરીએ છીએ અનુભવથી તેઓ જે પણ રિજિયન ના પરિણામો આપે છે તમે સુધારણા ફેક્ટર્સ લાવો છો તેથી આ પ્રકારનો અભિગમ ડિઝાઇન પ્રેક્ટિસના દૃષ્ટિકોણથી વ્યવહારુ છે તેથી પેરિસે કર્નલ તરફ જોયું અને પર્યાવરણ વગેરેની ભૂમિકા જેવા ફેક્ટર્સ ને ધ્યાનમાં લીધા વિના da by dN અને ડેલ્ટા K વચ્ચેના સંબંધ પર પહોંચ્યા અને તમારે એ નોંધવું પડશે કે પર્યાવરણ નો ક્રેક વૃદ્ધિ દર પર નોંધપાત્ર પ્રભાવ છે પર્યાવરણ માટે સમાવવા માટે લોકોએ પાછળથી પેરિસના લૉ માં ફેરફાર કર્યો છે અને સારાંશમાં પેરિસ લૉ ભવ્ય છે અને પર્યાવરણ ની ભૂમિકાને મોડેલ કરવા માટે આમાં સુધારાનો સમાવેશ કરવામાં આવ્યો છે આપણે એ પણ જોઈશું કે પર્યાવરણ કેવી રીતે ક્રેક વૃદ્ધિ દર માં ફેરફાર કરે છે કેવા આક્રમક પર્યાવરણ માં આપણે જોવાનું છે તે બધું આપણે થોડી સ્લાઈડ્સ પછી જોઈશું અને આપણે આગળ વધીએ તે પહેલાં તમે જાણો છો અમારે એક પ્રશ્ન પૂછવો પડશે શું પેરિસ લૉ માન્ય છે વેલીડેશન ઓફ પેરિસ લૉ હકીકતમાં આ પ્રશ્નનો જવાબ સાહિત્યમાં આપવામાં આવ્યો છે અને તેઓએ બે જુદા જુદા નમૂના લીધા છે આ ડોનાલ્ડસન અને એન્ડરસન દ્વારા કરવામાં આવ્યું હતું તેઓએ બે સંપૂર્ણપણે અલગ રૂપલાઇન ંકનો માટે ક્રેક વૃદ્ધિ ડેટા એકત્રિત કર્યો જુઓ તમે ખરેખર વાત કરી રહ્યા છો તિરાડ કયા દરે વધશે અને તેઓ કઈ રીતે રૂપલાઇન ંકનો પસંદ કરે છે એક કિસ્સામાં સ્ટ્રેસ ની તીવ્રતા પરિબળ ક્રેક લંબાઈના ફંક્શન તરીકે ઘટે છે હકીકતમાં આપણે જોયું હતું કે જ્યારે આપણે સ્ટ્રેસ ની તીવ્રતાના ફેક્ટર્સ વિકસાવ્યા હતા જો કેન્દ્ર ક્રેક ફાચર લોડને આધિન હોય તો આપણે જોયું કે ક્રેક લંબાઈના ફંક્શન તરીકે SIF ઘટે છે તેઓએ પસંદ કરેલું બીજું ઉદાહરણ હતું ક્રેક લંબાઈના ફંક્શન તરીકે SIF વધે છે આ સ્પષ્ટ છે મોટાભાગની સમસ્યાઓમાં આવું થાય છે તેથી જો તમે દૂર રિજિયન ના સ્ટ્રેસ ને આધિન કેન્દ્ર ક્રેક ્ડ પેનલ લો છો તો SIF ક્રેક લંબાઈના ફંક્શન તરીકે વધશે ધારો કે પેરિસ લૉ આ બે વિરોધી પ્રકારના SIF વર્તણૂકમાં સાચી આગાહી કરે છે કે da by dN ડેલ્ટા K સાથે સંબંધિત હોઈ શકે છે તો પેરિસ લૉ ના વિકાસમાં તત્વ છે આ રીતે લોકોએ સવાલ ઉઠાવ્યા અને સવાલના જવાબ પણ આપ્યા તેથી તેઓએ એક નમૂનો A લીધો જેના માટે KI બરાબર P ની રુટ બાય pi a તેથી જેમ જેમ ક્રેક ની લંબાઈ વધે છે તેમ સ્ટ્રેસ ની તીવ્રતાનું પરિબળ ઘટે છે તેઓએ નમૂનો B ગણ્યો જેમાં ક્રેક ની લંબાઈ વધે તેમ સ્ટ્રેસ ની તીવ્રતાનું પરિબળ પણ વધે છે તમે આમાં સ્પષ્ટ દૃષ્ટિકોણ મેળવી શકો છો પેરિસ લૉ ના અસ્તિત્વને માન્ય કરવા માટે બે નમૂના રૂપલાઇન ંકનો લેવામાં આવ્યા છે નમૂનો A ના કિસ્સામાં સ્ટ્રેસ ની તીવ્રતા પરિબળ ક્રેક લંબાઈના ફંક્શન તરીકે ઘટે છે નમૂનો B ના કિસ્સામાં સ્ટ્રેસ ની તીવ્રતા પરિબળ ક્રેક લંબાઈના ફંક્શન તરીકે વધે છે તેથી જ્યારે તેઓએ પરીક્ષણ કર્યું ત્યારે તેમને જે મળ્યું તે હતું આ બંને માટે તમે એક અર્થપૂર્ણ ગ્રાફ મેળવી શકો છો જેમાં x અક્ષ d બાય dN છે હું તેને તમારા માટે મોટો કરીશ તમારી પાસે d ને dN વડે ભાગ્યા છે y અક્ષ પર ડેલ્ટા K છે તેથી આ બંને વિરોધાભાસી રીતે SIF ક્રેક લંબાઈના ફંક્શન તરીકે બદલાય છે તમે ડેલ્ટા K ના સંદર્ભમાં ક્રેક વૃદ્ધિ દર વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકો છો તે અલગ રીતે રચાયેલ છે તે y અક્ષને બદલે dN બાય x અક્ષ d માં મૂકવામાં આવે છે પરંતુ તે રીતે સાહિત્યે રુટરૂપે પરિણામોની જાણ કરી છે તેથી આ વિશ્વાસ આપે છે કે તમારી ડિઝાઇન ગણતરી માટે પેરિસ લૉ નો ઉપયોગ કરી શકાય છે તે રીતે તમારે તેને જોવું પડશે તેથી આ બે લોડિંગ રૂપલાઇન ંકનો માટે ક્રેક વૃદ્ધિ દર અને સ્ટ્રેસ તીવ્રતા પરિબળ શ્રેણી વચ્ચેનો સંબંધ મૂળભૂત રીતે સમાન છે જેથી લોકોને પેરિસના લૉ ને અનુસરવા અને તેનો ઉપયોગ કરવા માટે પૂરતો વિશ્વાસ મળ્યો આના પર ઘણા ફેરફારો આવ્યા છે જે આપણે જોઈશું અને આ ફક્ત સારાંશ બતાવવા માટે છે ક્રેક વૃદ્ધિ દર કર્વ કેવી રીતે મેળવવો અને તમારા પેરિસ લૉ સાથે સમાપ્ત થાય છે તમે એક નમૂનો લો જે સાયકલીય લોડિંગને આધિન છે તે 0 પર જાય છે તે ઉલટાતું નથી અને તમે ક્રેક વૃદ્ધિના દરનું નિરીક્ષણ કરો છો તેથી આ ડેટામાંથી પ્રાયોગિક પરિણામના આધારે સતત C અને m શોધો અને dN કર્વ બાય da આ સ્વરૂપમાં ક્રેક વૃદ્ધિ દર નું પ્રતિનિધિત્વ કરો તમારે ક્રેક દીક્ષા વિશે પણ નોંધ લેવી પડશે તે ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે હકીકતમાં જો તમે જુઓ તો ઘણી ફેરસ મટિરિયલ અનલિમિટેડ ફટીગ જીવન દર્શાવે છે જો કે સ્ટ્રેસ સહનશક્તિની મર્યાદામાં હોય તમે જાણો છો તમારે ધ્યાનમાં રાખવું પડશે એકવાર તમારી પાસે તિરાડ પડી જાય તો ફટીગ દ્વારા ક્રેક કેવી રીતે વધશે તે પેરિસના લૉ દ્વારા સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે ક્રેક દીક્ષાનો તબક્કો છે અને અહીં આપણે ફટીગ પર અમારી સમજ પણ લાવીએ છીએ ફટીગ ના કિસ્સામાં તમારી પાસે એંડયૂરન્સ લિમિટ નો ખ્યાલ છે તેથી તે બતાવે છે કે તિરાડો જે ખૂબ નાની છે અને તમારી પાસે લોડિંગ પણ છે જે ખૂબ નાનું છે આવી પરિસ્થિતિઓમાં ક્રેક સેવામાં વધશે નહીં આ તે નિષ્કર્ષ છે જેના પર આપણે પહોંચી શકીએ છીએ તેથી તેનો અર્થ એ કે ત્યાં એક થ્રેશોલ્ડ સ્ટ્રેસ તીવ્રતા પરિબળ હોવું જોઈએ જેની નીચે તિરાડો શરૂ ન થઈ શકે તેથી આ ખ્યાલ અદ્યતન હતો તે જ અહીં સારાંશ આપેલ છે તેથી સ્પેક્ટ્રમના એક ભાગ પર ડેલ્ટા K થ્રેશોલ્ડના મૂલ્યની નીચે ક્રેક શરૂ થશે નહીં આપેલ મટિરિયલ માટે ડેલ્ટા K થ્રેશોલ્ડનું મૂલ્ય શું છે તે આપણે શોધવાનું રહેશે રુટ વિચાર એ છે કે ડેલ્ટા K ના નાના મૂલ્યો માટે ખૂબ જ ટૂંકી તિરાડો પ્રચાર કરી શકતી નથી આ સ્પેક્ટ્રમનો એક છેડો છે સ્પેક્ટ્રમના બીજા છેડે ડેલ્ટા K મટિરિયલ ની ફ્રેક્ચર ટફનેસ સાથે તુલનાત્મક બનશે ક્રેક વૃદ્ધિ દર ખૂબ મોટી બને છે તેથી બંને અસ્તિત્વમાં છે જો તમે તિરાડની પૂરી વાર્તા સમજવા માંગતા હો તો ક્રેક ની શરૂઆતનો તબક્કો હશે ક્રેક વૃદ્ધિનો તબક્કો હશે અને પછી વિનાશક ફેલ્યોર આવશે અને તમારી પાસે સાહિત્યમાં પણ છે ઘણા બધા એલોય માટે ડેલ્ટા K થ્રેશોલ્ડનું મૂલ્ય શું છે આપણે ફક્ત તેનો એક નમૂનો જોઈશું અને તમારી પાસે સ્ટીલ છે અને ત્યાં બે કૉલમ છે જેના પર તમારે ધ્યાન આપવું પડશે ત્યાં એક કૉલમ છે જ્યાં તમારી પાસે R છે આપણે ઝડપથી તેની વ્યાખ્યા જોઈશું R એ સ્ટ્રેસ ગુણોત્તર છે આ K લઘુત્તમ ભાગ્યા K મહત્તમ સાથે પણ બરાબર છે આ તમારો R કર્વ નથી ફ્રેકચર અને ફટીગ માંથી પ્રતીકોનું મિશ્રણ છે તેથી જો તમે ફટીગ સાહિત્ય પર જાઓ છો જ્યારે મીન સ્ટ્રેસ વધે છે ત્યારે R પણ વધશે તે 0 13 થી 0 75 સુધી બદલાય છે અને જો તમે જુઓ તો ડેલ્ટા K થ્રેશોલ્ડ મૂલ્ય ઘટે છે કારણ કે મીન સ્ટ્રેસ વધે છે તે 6 6 MPa રૂટ મીટરથી જાય છે ઘટીને 3 8 MPa રૂટ મીટર થાય છે તેનો અર્થ એ કે જો મીન સ્ટ્રેસ વધે છે તો ડેલ્ટા K થ્રેશોલ્ડ નીચે આવે છે તેથી જ્યારે R 0 ની બરાબર હશે ત્યારે ક્રેક શું થશે તેના કરતાં વહેલું શરૂ થશે તમે અન્ય મટિરિયલ માં પણ આ જ પરિસ્થિતિ જુઓ છો જ્યારે R 0 1 થી 0 8 માં બદલાય છે ત્યારે ડેલ્ટા K થ્રેશોલ્ડ 8 MPa રૂટ મીટરથી 3 1 માં બદલાય છે ડેફિનિશન ઓફ સ્ટ્રેસ રેશિયો તો આપણે જોઈશું આર શું છે આ ફટીગ સાહિત્યમાંથી આવે છે R એ સ્ટ્રેસ રેશિયો સિવાય બીજું કંઈ નથી તેથી મારી પાસે N અને K વચ્ચેનો ગ્રાફ છે અને તમારી પાસે સાયકલીય રીતે અલગ અલગ ભાર છે તેથી આ કિસ્સામાં R એ 0 કરતા વધારે છે અને R એ સિગ્મા લઘુત્તમ ભાગ્યા સિગ્મા મેક્સ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે જે K લઘુત્તમ ભાગ્યા K મહત્તમ છે જ્યાં R એ સ્ટ્રેસ ગુણોત્તર છે આ તમારો R કર્વ નથી તેથી સંદર્ભના આધારે તમારે પ્રતીક R સાથે એક અર્થ જોડવો જોઈએ અને જ્યારે તમે ક્રેક દીક્ષા અને જીવન અંદાજ વિશે વાત કરી રહ્યા હોવ ત્યારે આપણે R જોવું પડશે જે ફટીગ સાહિત્યમાં સ્ટ્રેસ ગુણોત્તર છે તેથી જ્યારે મારી પાસે R બરાબર 0 હોય ત્યારે લઘુત્તમ ભાર 0 ને સ્પર્શે છે અને R બરાબર માઈનસ 1 એ લોડિંગનો પ્રકાર છે જે ફટીગ ના કિસ્સામાં તમારા ફરતા બેન્ડિંગ નમૂનાને આપવામાં આવે છે ફ્રેકચર માં આપણે આ કરીશું નહીં અમારી પાસે કાં તો R 0 ની બરાબર હશે અથવા R 0 કરતા વધારે હશે આ પ્રકારની પરિસ્થિતિઓ માટે પરીક્ષણો કરવામાં આવે છે તેથી જ્યારે R 0 કરતા વધારે હોય ત્યારે સિગ્મા ન્યૂનતમ 0 કરતા વધારે હોય જ્યારે R 0 ની બરાબર હોય સિગ્મા ન્યૂનતમ 0 ની બરાબર હોય જ્યારે R સમાન હોય 1 માઇનસ હોય ત્યારે સિગ્મા ન્યૂનતમ માઇનસ સિગ્મા મહત્તમ હોય તેથી તમારે ધ્યાનમાં રાખવું પડશે ફટીગ અને ફ્રેકચર વચ્ચે પ્રતીકોનો અથડામણ છે આ પ્રકરણમાં આપણે R નો ઉપયોગ સ્ટ્રેસ ગુણોત્તર તરીકે કરીશું આપણે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવી પડશે અને આપણે આ રીતે R નો ઉપયોગ કરીશું અને તે પણ મહત્વનું છે ક્રેક વૃદ્ધિ વિરુદ્ધ ક્રેક શરૂઆતનું સંબંધિત પ્રમાણ શું છે આપણે આ સ્લાઇડને ફ્રેક્ચર મિકેનિક્સના ઓવર વ્યુમાં લાંબા સમય પહેલા જોઈ હતી તમે જે સ્ટ્રેસ લેવલ ચલાવો છો તેના આધારે ક્રેક ઈનિશિએશન અને ક્રેક પ્રચાર 50 50 હોઈ શકે છે અથવા ક્રેક ઈનિશિએશન લાંબુ હોઈ શકે છે અને ક્રેક પ્રચાર ઓછો હોઈ શકે છે ક્રેક ની શરૂઆતનો તબક્કો તે ધાતુશાસ્ત્રીઓ છે જેઓ ખરેખર યોગદાન આપે છે જો તમે ક્રેક શરૂ કરવામાં વિલંબ કરો છો તો તે વધુ સારું છે તેથી જો તમારી પાસે ક્રેક શરૂ કરવામાં વિલંબ કરવાની પદ્ધતિઓ હોય તો તમે ડિઝાઇન જીવનમાં લાભ મેળવો છો પરંતુ એકવાર તિરાડ વધવાનું શરૂ થઈ જાય આપણે ફ્રેક્ચર મિકેનિક્સ પર આધારિત NDT શેડ્યૂલ વિકસાવી શકીએ છીએ અને પરિસ્થિતિને નિયંત્રિત કરી શકીએ છીએ અને આપણે પછીથી જોઈશું કે ક્રેક ઈનિશિએશન માટેની પદ્ધતિઓ શું છે ક્રેક પ્રચાર તબક્કાની ચર્ચા કર્યા પછી આ પ્રકરણના અંતમાં આપણે મોડેલો પણ જોઈશું જે તમને જણાવશે કે ફટીગ કેવી રીતે શરૂ થાય છે Sigmoidal Curve સિગમોઈડલ કર્વ અને તમે જાણો છો તમારી પાસે એક તબક્કો છે જેમાં ક્રેક શરૂ કરવા માટે ડેલ્ટા K થ્રેશોલ્ડ જરૂરી છે આને રિજિયન 1 તરીકે ઓળખવામાં આવે છે એક વૃદ્ધિનો તબક્કો છે જેને રિજિયન 2 કહેવામાં આવે છે ત્યાં એક વિનાશક ફેલ્યોર છે જેને રિજિયન 3 કહેવામાં આવે છે તેથી જો તમે તિરાડ વૃદ્ધિના સંપૂર્ણ આલેખને જુઓ તો તેને એક તરીકે ઓળખવામાં આવે છે સિગ્મોઇડલ કર્વ હાલમાં આપણે જાણીએ છીએ કે રિજિયન 2 માં તિરાડ કેવી રીતે વધે છે તેથી આપણે રિજિયન મુજબ જોઈશું કયા મુદ્દા મહત્વપૂર્ણ છે રિજિયન 1 માં શું થાય છે રિજિયન 2 માં શું થાય છે રિજિયન 3 માં શું થાય છે આ રીતે આપણે તેને જોઈશું રિજિયન 1 માં શું થાય છે આ માઇક્રો ક્રેક વૃદ્ધિનો રિજિયન છે અને જો તમે આ ગ્રાફ જુઓ છો તો ફક્ત આ ભાગ પ્રકાશિત થાય છે અને આ કિસ્સામાં તમે જે શોધો છો તે છે તિરાડની વૃદ્ધિ નેનોમીટરના ક્રમમાં અત્યંત નાની છે અને આગળ તેઓ ક્રેક ફ્રન્ટ સાથે નાના અંતર પર પણ સમાન નથી તો પરિણામ શું છે તમારી પાસે સ્ટ્રાઇશન્સનું નિર્માણ થશે નહીં જે તમે ફટીગ ના ક્રેક વૃદ્ધિમાં જુઓ છો રિજિયન 1 ના કિસ્સામાં તમને સ્પષ્ટ કટ સ્ટ્રાઇશન્સ દેખાશે નહીં તેથી તે અહીં સારાંશ આપેલ છે અને કયા પાસાઓ પ્રભાવિત કરે છે મટિરિયલ ની સૂક્ષ્મ રચના મીન સ્ટ્રેસ અને પર્યાવરણ નો મોટો પ્રભાવ છે તેથી મેં ઉલ્લેખ કર્યો છે તેમ ધાતુશાસ્ત્રીઓ સૂક્ષ્મ રચના સાથે રમે છે જેથી કરીને તેઓ ક્રેક શરૂઆતના તબક્કામાં વિલંબ કરી શકે તેવી સ્થિતિમાં હોય અને મીન સ્ટ્રેસ ભૂમિકા ભજવે છે તમારે જાણવું પડશે કે શું તમે R ના હાઈ મૂલ્યો પર કામ કરી રહ્યા છો અને પર્યાવરણ નો પણ મોટો પ્રભાવ છે અને મેં ઉલ્લેખ કર્યો છે તેમ અને તમે આલેખમાં પણ જુઓ છો કોમ્પોનેન્ટનું મહત્તમ જીવન આ રિજિયન માં છે તે ઓપરેટિંગ લોડ પર આધાર રાખે છે જ્યારે તમે લો સ્ટ્રેસ સ્તરો પર કામ કરવા જઈ રહ્યા હોવ ત્યારે તમારી પાસે લાંબી શરૂઆતનો તબક્કો હશે અને ત્યારબાદ વૃદ્ધિનો તબક્કો આવશે પછી આપણે રિજિયન 2 તરફ આગળ વધીશું રિજિયન 2 ના કિસ્સામાં ક્રેક વૃદ્ધિ દર 10 પાવર માઈનસ 4 મિલીમીટર પ્રતિ સાયકલથી 10 પાવર માઈનસ 2 મિલીમીટર પ્રતિ સાયકલના ક્રમનો છે તેનો અર્થ છે એક મિલીમીટરનો સોમો ભાગ તેથી તે હજુ પણ નાનું છે તેથી તમને જે મળશે તે છે શરૂઆતમાં ક્રેક વૃદ્ધિ દર નાનો હશે જેમ જેમ ક્રેક ની લંબાઈ વધશે તેમ ક્રેક નો વિકાસ દર પણ વધશે વાસ્તવમાં તમારી સોંપણીની સમસ્યાઓમાંની એકમાં તમારી પાસે ધાતુવિજ્ઞાન પરીક્ષણમાંથી સ્ટ્રાઇશન્સ રેકોર્ડ કરવામાં આવશે અને તે સ્ટ્રાઇશન્સ અને તે અંતરના આધારે તમારે ક્રેક વૃદ્ધિ દર ની ગણતરી કરવી પડશે તે શક્ય છે અને કારણ કે તમારી પાસે મોટા ક્રેક વૃદ્ધિ દર છે આ રિજિયન માં સ્ટ્રાઇશન્સ શક્ય છે તેઓ તે મટિરિયલ માં ખૂબ જ સ્પષ્ટ રીતે જોવા મળે છે જ્યાં સ્ટ્રાઇશન સામાન્ય છે તેથી તે અહીં બતાવવામાં આવ્યું છે રિજિયન 2 માં તમે સ્ટ્રાઇશન્સ જોઈ શકશો જો મટિરિયલ માં તેમને બતાવવાની ક્ષમતા હોય કારણ કે સ્ટ્રાઈશન્સ પર ચર્ચા કરતી વખતે મેં કહ્યું કેટલીક મટિરિયલ માં સ્ટ્રાઈશન્સ જોવામાં આવતા નથી તેનો અર્થ એ નથી કે તેમાં ફટીગ ની તિરાડની વૃદ્ધિ થઈ નથી તે મટિરિયલ ની રચનાનું ફંક્શન પણ છે તેથી તે મટિરિયલ માં જ્યાં સ્ટ્રાઇશન્સ જોઈ શકાય છે તે રિજિયન 2 માં જોવા મળશે અને જો તમે જુઓ તો મટીરીયલ પર આધાર રાખીને માઇક્રો સ્ટ્રક્ચર નાનાથી મોટા પ્રભાવ ધરાવે છે તે તમે કઈ મટિરિયલ પર વિચાર કરી રહ્યાં છો તેના પર નિર્ભર છે અને આગળનું પાસું એ છે કે પર્યાવરણ ની ભૂમિકા કઈ રીતે છે પર્યાવરણ ના અમુક સંયોજનો મીન સ્ટ્રેસ અને આવર્તનનો નોંધપાત્ર પ્રભાવ છે જુઓ તમને રેન્ડમ વાઇબ્રેશનની સમસ્યા છે તેથી તમારે જાણવું પડશે કે લોડ લાગુ કરવામાં આવે છે તે આવર્તન શું છે તેથી તે તમામ બાબતો સમસ્યા વધુ ને વધુ જટિલ બનતી જાય છે પેરિસ લૉ તમારા માટે ક્રેક વૃદ્ધિ દર ને સમજવા માટે સૌથી સરળ રજૂઆત છે અને આ તે રિજિયન છે જ્યાં બિન વિનાશક તકનીકો દ્વારા ક્રેક વૃદ્ધિનું નિરીક્ષણ કરી શકાય છે અને આપણે પેરિસ લૉ પહેલેથી જ જોયો છે અને આ રિજિયન માં પેરિસ લૉ લાગુ છે અને જો તમે C અને m જુઓ તો આ સામાન્ય પ્રતીકો જેવા છે પેરિસ લૉ લાગુ કરવા માટે તમે ડેટા પસંદ કર્યો હશે તે ડેટા પરથી તમે પ્રક્રિયા કરી શકો છો અને પછી C અને m ની કિંમતની ગણતરી કરી શકો છો જો તમારી પાસે બીજો લૉ છે જે આપણે વહેલા જોઈશું તો તેમાં C અને m પણ હશે પરંતુ તે પ્રતીકો આ પ્રતીકો જેવા નથી તે માત્ર સામાન્ય પ્રતીક છે તમારે તે મટિરિયલ માંથી તે ડેટા એકત્રિત કરવો પડશે જેના પર તમે કર્વ ને ફિટ કરવામાં સક્ષમ છો તેથી તે તેની સાથે જાય છે અને રિજિયન 3 ક્રેક વૃદ્ધિ દર 10 પાવર માઈનસ 2 મિલીમીટર પ્રતિ સાયકલથી 10 પાવર માઈનસ 1 મિલીમીટર પ્રતિ સાયકલના ક્રમમાં ખૂબ જ ઊંચો છે એટલે કે સાયકલ દીઠ 0 1 મિલીમીટર ક્રેક 1 સાયકલમાં આખા અનાજમાંથી પસાર થાય છે તેથી દેખીતી રીતે જ્યારે કોમ્પોનેન્ટ આ તબક્કે પહોંચે છે ત્યારે તમારે તેને કાઢી નાખવું પડશે તમે આ કોમ્પોનેન્ટનો બિલકુલ ઉપયોગ કરી શકતા નથી અને રિજિયન 3 માં માઇક્રો સ્ટ્રક્ચર મીન સ્ટ્રેસ અને જાડાઈનો મોટો પ્રભાવ છે જુઓ આપણે જોયું છે કે રિજિયન 1 તેમજ રિજિયન 2 ના કિસ્સામાં પર્યાવરણે ભૂમિકા ભજવી છે રિજિયન 3 માટે પર્યાવરણ નોંધપાત્ર ભૂમિકા ભજવતું નથી જો ક્રેક ની વૃદ્ધિ આ તબક્કે પહોંચે તો કોમ્પોનેન્ટને કાઢી નાખવાની જરૂર છે તે તદ્દન સ્પષ્ટ છે તેથી જો તમારો પેરિસ લૉ યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યો હોય તો તમે કહી શકશો કે ક્રેક વૃદ્ધિ દર ક્યારે વધે છે અને પેરિસ લૉ ફક્ત રિજિયન 2 ના અંત સુધી માન્ય છે તેથી આ કારણ છે કે લોકો સામેલ કરવા માંગતા હતા રિજિયન 3 ની આગાહી કરવા માટે શું થાય છે તેઓએ આને તેમજ થ્રેશોલ્ડને સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે તેથી તમારી પાસે ઘણા લૉ ઓ છે જે પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે જે પેરિસના આધારે અનુસરે છે Donahue law ડોનહયુએ લૉ મારી પાસે da બાય dN બરાબર C વડે ગુણાકાર ડેલ્ટા K માઈનસ ડેલ્ટા K થ્રેશોલ્ડ વ્હોલ પાવર m આ તે છે જેનો મેં અગાઉ ઉલ્લેખ કર્યો હતો આ C અને m તમે પેરિસના લૉ થી ફીટ કરેલી મટિરિયલ C અને m ની કિંમત અહીંથી લઈ શકતા નથી અને પછી તેનો ઉપયોગ કરો તેઓએ અભ્યાસ કર્યો છે તે પ્રકારની મટિરિયલ માટે તમારે ડેટા ફિટ કરવો પડશે અને ફક્ત તે મટિરિયલ માટે તમે આ લૉ નો ઉપયોગ કરી શકશો તે મૂળભૂત રીતે કર્વ ફિટિંગ એક્સરસાઈઝ છે ક્રેક ગ્રોથ રેટ કર્વ ગમે તે હોય આપણને જે ફોર્મ મળે છે તે અનિવાર્યપણે કર્વ ફિટિંગ એક્સરસાઈઝ છે કેવળ ઇમ્પિરિકલ અને જો તે ચોક્કસ ડેટા સેટના આધારે વિકસાવવામાં આવ્યું હોય તો તમારે આ ડેટા સેટની બહાર આ ઇમ્પિરિકલ લૉ નો ઉપયોગ કરવો જોઈએ નહીં તેથી તે ડેટા સેટ સાથે જાય છે જેના પર તમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ડેલ્ટા K થ્રેશોલ્ડને R ના ફંક્શન તરીકે દર્શાવવામાં આવે છે આપણે પછી જોઈશું કે જ્યારે R બદલાય છે ત્યારે ડેલ્ટા K થ્રેશોલ્ડ પણ બદલાય છે તેથી આને ડેલ્ટા K થ્રેશોલ્ડ દ્વારા ગુણાકાર કરેલ R વ્હોલ પાવર ગામા તરીકે આપવામાં આવે છે જ્યારે R 0 ની બરાબર છે તેથી જ્યારે મીન સ્ટ્રેસ બદલાય છે ત્યારે ક્રેક ઇનિશિયેશન સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર પણ બદલાય છે તેથી તે ચિંતાજનક છે તેથી તમારી પાસે રિજિયન 1ને વધુ સારી રીતે એકાઉન્ટ કરવા માટે આ લૉ છે તો હવે આપણી પાસે રિજિયન 1 તેમજ રિજિયન 2 છે તેથી કુદરતી વિસ્તરણ એ છે કે રિજિયન 3 ને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ફોર્મેન લૉ તેથી આ ફોર્મેન લૉ દ્વારા કરવામાં આવે છે અને ક્રેક વૃદ્ધિ માટે તમારી પાસે જે લૉ છે તેમાં આ ખૂબ જ લોકપ્રિય છે અહીં તમારી પાસે આ છે da બાય dN ની બરાબર C માં ડેલ્ટા K વ્હોલ પાવર n 1 ઓછા R K c ઓછા ડેલ્ટા K વડે ભાગ્યા તેથી આ સ્ટ્રેસ ગુણોત્તર R માટે જવાબદાર છે અને તે રિજિયન 3 માટે પણ જવાબદાર છે જ્યાં K c છે ફ્રેકચર ની કઠિનતા અને હકીકતમાં જો તમે સાહિત્ય પર નજર નાખો તો લોકોએ અપેક્ષિત જીવન આપવા માટે ક્રેક વૃદ્ધિ આપવા માટે અને આ ક્રેક વૃદ્ધિ લૉ ના આધારે સમયાંતરે NDT શેડ્યૂલ શું છે તે માટે કમ્પ્યુટર સોફ્ટવેર પણ વિકસાવ્યા છે અને તમારી પાસે છે જેને NASGRO અને AFGRO તરીકે ઓળખવામાં આવે છે અને તેથી વધુ અને આગળ તે તમામ કોમ્પ્યુટેશનલ સોફ્ટવેરમાં લોકોએ આ ફોરમેન લૉ ની વિવિધતાનો આધાર તરીકે ઉપયોગ કર્યો છે તે આવા સોફ્ટવેર માટે આધાર બનાવે છે આપણે રિજિયન 1 રિજિયન 2 રિજિયન 3 અલગથી જોયા છે ઇમ્પિરિકલ સમીકરણો દ્વારા સમગ્ર સિગ્મોઇડલ કર્વ નું મોડેલ બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે કમ્પ્લીટ સિગમોઈડલ કર્વ તેથી તમારી પાસે બીજો લૉ છે જે આ રીતે આપવામાં આવ્યો છે આ એર્દોગન અને રતવાણી દ્વારા છે અને તેઓએ da ને dN તરીકે કેપિટલ C માં 1 વત્તા બીટા વ્હોલ પાવર m ને ડેલ્ટા K માઇનસ ડેલ્ટા K થ્રેશોલ્ડ વ્હોલ પાવર n માં K c માઇનસ 1 વત્તા બીટા બાય ડેલ્ટા K વડે ગુણાકાર કરેલ છે જુઓ તમારે ધ્યાનમાં રાખવાનું છે આ બધા ઇમ્પિરિકલ સંબંધો છે તેથી તમારે ઘણા મટિરિયલ સ્થિરાંકો શોધવા પડશે અને ખૂબ ખર્ચાળ ટેસ્ટ તે પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે અને જો તમે ખરેખર ઈતિહાસ પર નજર નાખો તો પેરિસના લૉ ની શોધ થઈ ત્યાં સુધી લોકો LEFM તરફ આગળ વધ્યા ન હતા કારણ કે પેરિસના લૉ માં તેઓ શોધી કાઢે છે તેઓ ક્રેક વૃદ્ધિ પર નજર રાખી શકે છે તેથી ફ્રેકચર મિકેનિક્સ ખ્યાલોની કેટલીક ઉપયોગિતા છે અન્યથા ફ્રેકચર મિકેનિક્સ ફક્ત કહે છે કે કેટાસ્ટ્રોફીક ફેલ્યોર ક્યારે આવશે જો કે તે એક મહત્વપૂર્ણ માહિતી છે તે માત્ર માહિતી પૂરતી નથી જો તમે ક્રેક વૃદ્ધિની આગાહી કરવામાં સક્ષમ છો તો ડિઝાઇનરોને લાગ્યું કે આ યોગ્ય માર્ગ છે કે હું જઈ શકું અને લિનિયર સ્થિતિસ્થાપક ફ્રેક્ચર મિકેનિક્સનો ઉપયોગ કરી શકું તેથી મારી પાસે K મહત્તમ વત્તા K લઘુત્તમ ભાગ્યા K મહત્તમ ઓછા K લઘુત્તમ બરાબર છે અને તમારી પાસે આ બધા ફેક્ટર્સ આ રીતે વ્યાખ્યાયિત થયેલ છે C માં 1 વત્તા બીટા વ્હોલ પાવર m મીન સ્ટ્રેસ માટે જવાબદાર છે કારણ કે બીટામાં આ પ્રકારનો ગુણોત્તર છે અને ડેલ્ટા K માઈનસ ડેલ્ટા K થ્રેશોલ્ડ વ્હોલ પાવર n તે લો સ્ટ્રેસ સ્તરે પ્રાયોગિક ડેટા માટે જવાબદાર છે છેલ્લે ડેલ્ટા K માં K c માઈનસ1 વત્તા બીટા શબ્દ હાઈ સ્ટ્રેસ સ્તરો પર પ્રાયોગિક ડેટા માટે જવાબદાર છે પરંતુ આ બધા લૉ માટે આધાર શું છે પેરિસ લૉ આધાર છે એટલા માટે તમારે તેને ક્રેડિટ આપવી પડશે જો તેણે પર્યાવરણ ીય અસરોને સંયોજિત કરી હોત તો તમે dN વિરુદ્ધ ડેલ્ટા K બાય da પર ન પહોંચ્યા હોત હવે ફ્રેક્ચર મિકેનિક્સ સાહિત્યમાં દરેક વ્યક્તિ જાણે છે કે તમારે dN અને ડેલ્ટા K બાય da સાથે રમવાનું છે પછી તેઓએ ઉમેર્યું તમે ઉમેરો ડેલ્ટા K થ્રેશોલ્ડ તમે K c ઉમેરો તમે R ઉમેરો તેથી રુટભૂત કર્નલ પેરિસ દ્વારા પ્રદાન કરવામાં આવી હતી મીન સ્ટ્રેસ ઇન્ફ્લુએન્સ ઓન ફટીગ ક્રેક ગ્રોથ તેથી તેથી જ તેનો લૉ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણે જોવું પડશે ફટીગ ક્રેક વૃદ્ધિ પર મીન સ્ટ્રેસ ની અસર શું છે આપણે પહેલાથી જ સ્ટ્રેસ રેશિયોની વ્યાખ્યા જોઈ લીધી છે R અને તમારી પાસે આલેખ છે x અક્ષમાં તે ડેલ્ટા K છે y અક્ષમાં તે dN બાય da છે અને આ R ના ચોક્કસ મૂલ્ય માટે છે મને લાગે છે કે તે R માટે 0 બરાબર છે અને જ્યારે R બદલાય છે ત્યારે ગ્રાફ કેવી રીતે બદલાય છે તે ડાબી તરફ શિફ્ટ થાય છે તો તેનો અર્થ એ કે K થ્રેશોલ્ડ ઘટતો જાય છે આ ઝોનમાં કોઈ મોટો પ્રભાવ નથી ક્રેક વૃદ્ધિ દર સહેજ વધે છે અને તમારી કેટાસ્ટ્રોફીક ફેલ્યોર આ દ્વારા રજૂ થાય છે નોંધપાત્ર અવલોકન એ છે કે મીન સ્ટ્રેસ વધવાથી ડેલ્ટા K થ્રેશોલ્ડ ઘટે છે દેખીતી રીતે ક્રેક વૃદ્ધિમાં વધારો થયો છે પરંતુ તે પ્રભાવ વ્યાજબી રીતે નાનો છે તે રીતે તમારે તેને જોવું પડશે તેથી એક સુઘડ ચિત્ર મેળવવાનો પ્રયાસ કરો તમે જેટલો પ્રયાસ કરી શકો છો અને મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે R એ R કર્વ નથી તે વાસ્તવમાં સિગ્મા મેક્સ બાય સિગ્મા મિનિટ અથવા K મેક્સ બાય K મિનિટ છે અને આપણે R 0 અથવા R 0 કરતા વધારે પર કામ કરીએ છીએ એન્વાયર્મેન્ટલ ઇફેક્ટ્સ ઓન ધ ફટીગ ક્રેક ગ્રોથ રેટ કર્વ તો હવે આપણે જોઈશું કે પર્યાવરણ સિગ્મોઈડલ કર્વ ને કેવી રીતે સુધારે છે જો તમારી પાસે આક્રમક પર્યાવરણ છે તો તમે અહીં જે શોધો છો તે છે ડેલ્ટા K થ્રેશોલ્ડ 0 છે તે ખૂબ જ જોખમી છે સામાન્ય પર્યાવરણ માં તમારી પાસે ડેલ્ટા K થ્રેશોલ્ડનું ફાઇનાઇટ મૂલ્ય હોઈ શકે છે આક્રમક પર્યાવરણ માં તે 0 હોઈ શકે છે અને ક્રેક વૃદ્ધિના તબક્કામાં પણ ક્રેક વૃદ્ધિ દર માં નોંધપાત્ર વધારો થાય છે તે રિજિયન 2 પણ છે તમારી પાસે ક્રેક વૃદ્ધિ દર વધુ છે અને આ પ્રકારનો ગ્રાફ ચોક્કસ પ્રકારના પર્યાવરણ માટે જોવામાં આવે છે ગ્રાફ b ના કિસ્સામાં તે પ્રવાહી પર્યાવરણ માં જોવા મળે છે જે સ્ટ્રેસ ના કોરોઝનનું કારણ બને છે બે વસ્તુઓ થઈ રહી છે અહીં ડેલ્ટા K થ્રેશોલ્ડ 0 છે એટલું જ નહીં આની સરખામણીમાં મધ્ય તબક્કામાં ક્રેક વૃદ્ધિ દર માં અચાનક વધારો થાય છે જે એવા કિસ્સાઓમાં જોવા મળે છે કે જ્યાં તમારી પાસે પ્રવાહી પર્યાવરણ હોય જે સ્ટ્રેસ ના કોરોઝનનું કારણ બને છે તેથી ગ્રાફ અલગ છે જુઓ આ ગ્રાફ સૌથી સરળ છે જે તમે મોડેલ કરી શકો છો જે પેરિસ દ્વારા આપવામાં આવ્યું હતું અને આ બધા તેના સુધારા છે તમે જોઈ શકો છો તે અત્યંત નોન લિનિયર છે તમે જાણો છો જો કોઈ આ માટે લૉ ને ફિટ કરવાનો પ્રયાસ કરે છે તો તે અત્યંત મુશ્કેલ હશે બીજી બાજુ પેરિસના કિસ્સામાં એક સીધી લાઇન નો ભાગ છે જેના પછી પ્રારંભિક શરૂઆતમાં એક કર્વ અને અંતમાં એક કર્વ આવે છે અને આપણે વધુ બે પરિસ્થિતિઓ પણ જોઈશું આ અન્ય આક્રમક પર્યાવરણ તબક્કો છે ડેલ્ટા K થ્રેશોલ્ડ બદલાતું નથી પરંતુ ક્રેક વૃદ્ધિ વધે છે તેથી જો તમારી પાસે વાયુ ધરાવતું પર્યાવરણ હોય તો આવું થાય છે સામાન્ય રીતે હાઇડ્રોજન એમ્બ્રીટલમેન્ટ કેસમાં આ પ્રકારની પરિસ્થિતિ થાય છે અને તમે અહીં શું જુઓ છો થ્રેશોલ્ડની નજીક સિવાય ક્રેક વૃદ્ધિ દર માં એકંદર વૃદ્ધિ છે અને તમારી પાસે બીજો કેસ છે જે ખૂબ જ રસપ્રદ છે જુઓ આપણે એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં ડેલ્ટા k થ્રેશોલ્ડ બદલાયો નથી અથવા ડેલ્ટા K થ્રેશોલ્ડ 0 બની જાય છે તમારી પાસે એક રસપ્રદ પરિસ્થિતિ છે જ્યાં ડેલ્ટા K થ્રેશોલ્ડ પુશ અપ થાય છે આપણી અહીં એવી જ સ્થિતિ છે અને તમારી પાસે આ વિભાગમાં હાઈ ક્રેક વૃદ્ધિ દર છે અને આ ત્યારે થાય છે જ્યારે કોરોઝન પ્રોડક્ટ્સ ક્રેક બંધ કરવામાં ફાળો આપતી મટિરિયલ ની માત્રામાં વધારો કરે છે આમ ડેલ્ટા K થ્રેશોલ્ડ ઉપર ધકેલે છે ક્રેક ક્લોઝર શું છે તેના પર આપણે પૂરતો સમય પસાર કરીશું એકવાર તમે આ સમજી લો પછી તમે પ્રશંસા કરી શકો છો કે ડેલ્ટા K થ્રેશોલ્ડ યોગ્ય પરિસ્થિતિઓમાં વધી શકે છે તેથી લોકોને ક્રેક ગ્રોથ ડેટાના કિસ્સામાં આ વિવિધતા જોવા મળી છે તેથી પેરિસે પર્યાવરણ ને ધ્યાનમાં લીધું ન હતું અને એક ખૂબ જ ભવ્ય લૉ વિકસાવ્યો હતો જે સંપૂર્ણપણે ઇમ્પિરિકલ છે પાછળથી લોકોએ ડેલ્ટા K થ્રેશોલ્ડ તેમજ ફ્રેકચર ની કઠિનતા માટે ફેરફાર કર્યો છે તેથી આ વર્ગમાં મૂળભૂત રીતે આપણે જોયું પેરિસ લૉ શું છે અને તે વાસ્તવમાં બોઇંગ ટેકનિકલ નોટ તરીકે જાણ કરવામાં આવી હતી જ્યારે શરૂઆતમાં જાણ કરવામાં આવી ત્યારે કોઈએ તેના પર વિશ્વાસ કર્યો ન હતો દુગડાલે માટે આવું જ બન્યું છે કારણ કે તેણે પ્રાયોગિક પરિણામ પ્રદાન કર્યું ન હતું લોકો તેને માનતા ન હતા હેન અને રોસેનફિલ્ડે તેના બચાવમાં આવવું પડશે અને પ્રાયોગિક પેટર્નનું નિદર્શન કરવું પડશે અહીં તમે પ્રયોગો શોધી શકો છો જ્યાં લોકોએ તેને બે અલગ અલગ રીતે SIF બાય ક્રેક લંબાઈના ફંક્શન તરીકે બદલી શકાય છે એક કિસ્સામાં SIF ક્રેક લંબાઈના ફંક્શન તરીકે ઘટે છે અન્ય કિસ્સામાં SIF ક્રેક લંબાઈના ફંક્શન તરીકે વધે છે બંને કિસ્સાઓમાં da બાય dN વિરુદ્ધ ડેલ્ટા K વચ્ચેનો ગ્રાફ અર્થપૂર્ણ હતો તેથી તે સ્થાપિત પેરિસ લૉ સ્વીકાર્ય છે પછી આપણે સિગ્મોઇડલ કર્વ પણ જોયો આપણે જુદા જુદા રિજિયન્સ જોયા અને દરેક રિજિયન કયા ફેક્ટર્સ પ્રભાવિત કરશે અને ખાસ કરીને માઇક્રો સ્ટ્રક્ચર ક્રેક શરૂ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ મટિરિયલ વૈજ્ઞાનિકોનું રિજિયન છે અને તેઓ ખરેખર નવી મટિરિયલ સાથે બહાર આવે છે જ્યાં ક્રેક ની શરૂઆત વિલંબિત થાય છે ફ્રેકચર મિકેનિક્સ દૃષ્ટિકોણથી તે ખૂબ જ ફાયદાકારક છે